ચાલો હવે કોઈ સ્થાન પર આડી ફ્લેટ પ્લેટ પર ઉર્જા વિશેની અમારી સમજણને મજબૂત કરીએ તેથી અમે કેટલાક ઉદાહરણો દ્વારા ગણતરી કરવાનો પ્રયાસ કરીશું અને આ વિષય પર થોડું અંદર પ્રવેશવાનો પ્રયાસ કરીશું તૈયાર સંદર્ભ માટે હું અહીં પૃથ્વી કેન્દ્રિત દૃષ્ટિકોણનું ચિત્ર રાખું છું જે તમને તે સમસ્યાને સમજવા માટે સરળ બનાવશે જે હું હમણાં સૂચવીશ તેથી હવે એક સરળ કેસ ધ્યાનમાં લો જ્યાં વલણ 0 ની બરાબર છે તેનો અર્થ શું છે કે તે સ્થળ વિષુવવૃત્ત પર સ્થિત છે તેથી હવે તે વિસ્તાર વિષુવવૃત્ત પર સ્થિત થયેલ છે ખૂબ સરળ કેસ છે અને હવે હું તેને 0 થી બરાબર લઇને તેને વધુ સરળ બનાવું છું ઘટી એટલે શું તમે જાણો છો કે આ ઇન્સોલેશન લાઇન છે જે સૂર્યની મધ્યમાં પૃથ્વીની મધ્યમાં જોડાયેલી રેખા અને કોણ આ વિષુવવૃત્ત રેખા વિષુવવૃત્ત પ્લેન સાથે બનાવે છે તેને ઘટાડા કહેવામાં આવે છે તેથી જો તમે ઘટીને 0 નક્કી કર્યું છે જેનો અર્થ છે કે સૂર્ય વિષુવવૃત્તીય પ્લેનની સાથે છે અને આ વર્ષમાં માત્ર બે દિવસ થાય છે અને તે અને તે દિવસો વિષુવવૃત્ત દિવસો છે તેથી ઘટાડા 0 નો અર્થ એ થાય કે તે વર્ષના વિષુવવૃત્તીય દિવસોમાંનો એક છે ફક્ત બે વિષુવવૃત્ત દિવસો છે એક 21મી માર્ચે સ્પ્રિંગ ઇક્વિનોક્સ કહેવાય છે અને બીજું 21મી સપ્ટેમ્બરના રોજ થાય છે અને તેને પાનખર વિષુવવૃત્ત કહેવામાં આવે છે તેથી આપણે સમપ્રકાશીય દિવસોમાંથી કોઈ એક ધ્યાનમાં લઈ શકીએ અને ચાલો આપણે આ ઉદાહરણ માટે કહીએ કે આપણે 21મી માર્ચ લઈશું તેથી હવે સમસ્યા એ છે કે H0 શું છે સ્થાન પર દૈનિક ઘટના ઉર્જા કેટલી છે લોકલીટી આડી ફ્લેટ પ્લેટ પર વિષુવવૃત્ત દિવસે વિષુવવૃત્ત ϕ0 તેથી ચાલો ગણતરી ગણતરી H0 24 k Lscπsin ωsr આ સમીકરણો છે કે અમે તારવેલી આવી માંથી આવે cosϕ cos δ 1 હશે કારણ કે ϕ અને δ 0 છે અને બીજી મુદત ωsr sinϕ sinδ કારણ કે ફરી ϕ δ અને 0 અને sin ϕ sin δ 0 છે તેથી છે હવે અહીં આપણે K જાણવાની જરૂર હશે જેથી અમને ગણતરી k Lsc અને અમે જાણવાની જરૂર ωsr પછી અમે સમર્થ હશે એ ગણતરી કરવા માટે H0 ની તેથી જો આપણે 21મી માર્ચ ધ્યાનમાં સમપ્રકાશીય અને 1લી જાન્યુઆરી N1 ઉપર 1લી જાન્યુઆરી અને જો તમે ગણતરી શરૂ કરી 1લિ જાન્યુઆરી થી 21મી માર્ચ બહાર ચાલુ N80 અને N80 કે ની ગણતરી કરી શકાય છે અને k Lsc સી ની ગણતરી કરી શકાય છે અને તમે જોઈ શકો છો કે તે 1 38 kWm2 થી બહાર આવે છે અને ωsr એ cos 1 tanϕ tanδ દ્વારા આપવામાં આવે છે આ આપણે જાણીએ છીએ તેથી ϕ0 અમે જાણીએ છીએ tanϕ tanδ અને તેથી cos 1 છે આ π2 છે તેથી ωsr સૂર્ય ઉદય કલાક કોણ છે π2 તેથી અમે જાણીયે છીએ કે ωsr અને તેથી અમે H0 ગણતરી કરી શકે જે 24x1 38 kWm2π sin π2 છે હવે આ 10 54 kWhm2day છે હવે આ કિંમત પ્રતિ m2day ઉર્જા છે વિષુવવૃત્તપર સ્થિત લોકાલીટીમાં પર ઘટના ϕ0 અને તે સમપ્રકાશીય દિવસની એક પર મૂલ્યાંકન કરવામાં આવે છે δ 0 અને એ પણ નોંધવું જ જોઇએ કોઈ વાતાવરણીય અસરો કરે છે ચાલો બીજું રસિક ઉદાહરણ લઈએ ચાલો આપણે કહીએ કે આપણે વર્ષના આપેલા સમયની દિવસની લંબાઈ શોધવા માંગીએ છીએ તેથી ચાલો આપણે કહી શકીએ કે અક્ષાંશ 0 બરાબર છે જેનો અર્થ એ છે કે સ્થાન એ વિષુવવૃત્ત પર છે ϕ 0 દિવસની લંબાઈ કેટલી છે બીજું કેસ આપણે વિષુવવૃત્તની ઉત્તર તરફ અક્ષાંશ કહી શકીએ અક્ષાંશ વિષુવવૃત્તની ઉત્તર 0 અને ઉત્તર ગોળાર્ધમાં અને ઉનાળા દરમિયાન અને કેસ સી ચાલો 0 થી વધારે અક્ષાંશ કહીએ જે ઉત્તર ગોળાર્ધમાં એક સ્થાન છે અને ઉત્તરીય ગોળાર્ધમાં શિયાળો આ શરતો હેઠળ આ દરેક સ્થિતિ માટે દિવસની લંબાઈ કેટલી છે હવે ચાલો જોઈએ કે આપણે તેની ગણતરી કેવી રીતે કરીએ અમે જાણીએ છીએ કે દિવસની લંબાઈ બે વખત સૂર્યોદય કલાકનો ખૂણો છે 2 ωsr અને રેડિયન માં વ્યક્ત કરવામાં આવે છે કારણ કે ωsr રેડિયન છે જો કે જો તમે કલાકમાં તે વ્યક્ત કરવા માંગો છો તે દિવસે જ તેને વધુ કલાકોના વ્યક્ત કરવા અનુકૂળ છે અમે કહીએ છીએ કે તે 2x12π છે અમે આ રૂપાંતર પરિબળ જોયું જે ωsr છેજે હવે તમે દિવસ લંબાઈ કલાકોમાં આપશે તેથી આ તમને 24π ωsr આપે છે જે cos 1 tan ϕ tan δ છે આ કલાકોમાં વ્યક્ત દિવસની લંબાઈ હશે હવે ચાલો કેસ એ કિસ્સામાં અમે વિષુવવૃત્ત પર સ્થિત સ્થાન પર દિવસની લંબાઈ શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને તે વર્ષનો કોઈપણ સમય હોઈ શકે છે તેથી માટે ϕ0 દિવસ લંબાઈ 2 સમય દ્વારાઆપવામાંઆવે છે ωsr અથવા કલાક અમે આ સંબંધ 24π ઉપયોગ અને cos 1 tan ϕ tan δ ϕ જે 0 છે અને તેથી cos 1 of ϕ is π2 અને તમને 12 કલાક મળશે તેથી દિવસની લંબાઈ 12 કલાક 6 થી 6 છે તેથી અહીં દિવસની આ 12 કલાકની લંબાઈ મૂલ્યને ધ્યાનમાં લીધા વગર છે તેથી તે વર્ષનો સમય ધ્યાનમાં લીધા વિના છે તેથી tan δ δ કોઈપણ કિંમત 0 થી 23 અને 12 અથવા 0 થી 23 હોઈ શકે ½ ડિગ્રી છે જો ϕ એ 0 જે સ્થળ વિષુવવૃત્ત પર સ્થિત છે આ ઉત્પાદન ગાળામાં 0 છે અને તેથી તમે હંમેશા મળશે દિવસની લંબાઈ 12 કલાક વર્ષને અનુલક્ષીને મળશે પરંતુ તે જેથી બધા અક્ષાંશો પર નથી તે વિષુવવૃત્ત માટે ખૂબ જ વિશિષ્ટ છે તેથી કેસ બીને ધ્યાનમાં લો હવે બી કિસ્સામાં વિષુવવૃત્તની ઉત્તરે કોઈ પણ સ્થળ વિષુવવૃત્તની ઉપર અને ઉત્તરીય ગોળાર્ધમાં ઉનાળામાં જેનો અર્થ એ છે કે ઘટી કોણ δ હકારાત્મક છે અને સૂર્યમાં ઉતારવાની રેખામાં એક ખૂણો હોય છે જે વિષુવવૃત્ત પ્લેનના સંદર્ભમાં સકારાત્મક છે હવે આવા કિસ્સામાં અહીં હવે cos ωsr ધ્યાનમાં સૂર્યોદય કોણ જેથી તમે જુઓ કે cos ωsr એ tanϕ tanδ now ϕ દ્વારા આપવામાં આવે છે હવે ϕ એ 0 કરતાં મોટી હોય છે આપણે જાણીએ છીએ કે હકારાત્મક છે અને δ વધારે છે 0 કરતા વધારે છે કારણ કે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો છે તેથી જ્યારે આ બંને કરતાં વધારે અથવા હકારાત્મક cos ωsr નકારાત્મક કિંમત હશે તેથી cos ωsr નકારાત્મક કિંમત પછીછે ωsr અને તેથી બીજા ચતુર્થાંશ માં આવેલોછે તો તમે તેને વધુ π2 પડશે તેથી જો તમે જુઓ કે મૂલ્ય દિવસ લંબાઈ 24π દ્વારા આપવામાં આવે છે ωsr મૂલ્ય કરતા π2 વધારે છે આ ચોક્કસ કેસમાં જેના પરિણામે દિવસની લંબાઈ 12 કલાકથી વધુ હશે તેથી ઉનાળામાં ઉત્તરી ગોળાર્ધમાં અક્ષાંશો માટે તમે જોશો કે તેમની લંબાઈ 12 કલાક કરતા વધારે છે અને તેથી જ ઉનાળામાં આપણે ઉત્તર અક્ષાંશને જોશું મોડી રાત સુધી સૂર્યપ્રકાશ રહેશે હવે કેસ સી માટે દિવસની લંબાઈ સમાન સંબંધો દ્વારા આપવામાં આવે છે ફક્ત એટલી જ વાત છે કે આપણે વિષુવવૃત્તની ઉત્તરીય ઉત્તર ગોળાર્ધમાં સ્થિત સ્થાનની વાત કરી રહ્યા છીએ પરંતુ તે ઉત્તર ગોળાર્ધમાં શિયાળોનો સમય છે જેનો અર્થ થાય છે ઘટાડા નકારાત્મક છે તેથી કે શરત હેઠળ તમે જાણો છો કે cos ωsr હકારાત્મક મૂલ્ય બની જાય છે કારણ કે δ કરતાં ઓછા 0 બને છે જો તે શિયાળામાં ઉત્તરીય ગોળાર્ધમાં અને તે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળામાં છે અને ઘટાડાની નકારાત્મક કિંમત છે અને તેથી ωsr એક મૂલ્ય કે જેના કરતાં π 2 ઓછી આવશે અને હવે અહીં આ અરજી 24π ωsr કિંમત બરાબર છે તે π2 મૂલ્ય જેના કરતા ઓછું છે અને પરિણામે દિવસની લંબાઈ 12 કલાકથી ઓછી હશે તેથી તેથી તમે જુઓ છો કે વિષુવવૃત્તની ઉપરના ઉત્તરીય ગોળાર્ધમાં સમાન અક્ષાંશ માટે ઉનાળામાં તે 12 કલાકથી વધુ હોય છે શિયાળામાં તે 12 કલાકથી ઓછું હોય છે અને આ એક મહત્વપૂર્ણ માર્ગ છે વિષુવવૃત્ત પર સ્થાન માટે વર્ષના સમયને ધ્યાનમાં લીધા વિના દિવસની લંબાઈ હંમેશાં 12 કલાક હોય છે વિષુવવૃત્તની ઉત્તર તરફના સ્થાન માટે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળા દરમિયાન દિવસની લંબાઈ શિયાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધના અક્ષાંશ માટે 12 કલાક કરતા વધુ હોય છે અને દિવસની લંબાઈ 12 કલાકથી ઓછી હોય છે વિષુવવૃત્તની દક્ષિણમાં સ્થિત સ્થાનો માટે પણ સમાન ઉપરોક્ષાઓ મેળવી શકાય છે